પ્રિસ્ટ્રેસિંગ સ્ટ્રાન્ડની બોન્ડ લાક્ષણિકતાઓના લેબ સેશનમાં આપ સૌનું સ્વાગત છે હું પ્રભા મોહનડોસ આઈઆઈટી મદ્રાસમાં બિલ્ડિંગ ટેક્નોલજી અને બાંધકામ સંચાલનમાં પ્રીટેશન કોંક્રિટ સિસ્ટમના બોન્ડ પ્રદર્શનના ક્ષેત્રમાં કાર્યરત છું આજકાલ આપણે ગરડર્સ ના સ્વરૂપમાં પુલોમાં પ્રીટેશન કોંક્રિટના સભ્યો ફોર્મમાં ઉંચી ઇમારતો સ્લેબ અને રેલ્વે સ્લીપર્સ વગેરે ઘણું વાપરીએ છીએ કોઈપણ સિસ્ટમો માટે જેમાં બે સામગ્રી શામેલ હોય ત્યારે તેના બંધારણની કામગીરીની ખાતરી કરવા માટે તેના બોન્ડ વર્તનનું મૂલ્યાંકન કરવા અને સમજવા માટે તે મહત્વપૂર્ણ છે આ પરીક્ષણ પદ્ધતિ પ્રમાણભૂત એએસટીએમ એ 1081 પર આધારિત છે જેમાં પ્રીટેશન કોંક્રિટ સિસ્ટમ્સ માટે થોડો ફેરફાર કરવો જરૂરી છે કારણ કે એએસટીએમ એ 1081 સિમેન્ટ ગ્રાઉટમાં અનસ્ટ્રેસ સ્ટ્રેન્ડ નો ઉપયોગ સૂચવે છે સામાન્ય રીતે ફક્ત પોસ્ટ ટેન્શનિંગ પ્રોશેસ માટે 125 મીમી વ્યાસવાળા 450 મીમી લાંબા નળાકાર નમૂનાનો જ ઉપયોગ સૂચવે છે પ્રીટેશન કોંક્રિટના કિસ્સામાં સિસ્ટમ તમારે સ્ટ્રેસને સ્ટ્રેન્ડ થી કોંક્રિટમાં સ્થાનાંતરિત કરવાની જરૂર છે સ્ટ્રેસને સ્ટ્રેન્ડ થી કોંક્રિટમાં સ્થાનાંતરિત કરવા માટે તમારે બંને છેડા સુધીની ટ્રાન્સમિશન લંબાઈ હોવી જરૂરી છે તેથી કોંક્રિટની વિશિષ્ટ સ્ટ્રેન્થ અને સ્ટ્રેસ લાગુ કરવા માટે તમારે આવશ્યક ટ્રાન્સમિશન લંબાઈ નક્કી કરવાની જરૂર છે અને તેના આધારે તમારે એમ્બેડ કરવાની જરૂર છે નમૂનાની લંબાઈ તેથી આ ખાસ ગ્રેડ માટે ટ્રાન્સમિશન લંબાઈને ધ્યાનમાં લઈને કોંક્રિટ વપરાય છે અહીં અમે સામાન્ય રીતે સ્લીપર રેલ્વે સ્લીપર્સ માટે ઉપયોગમાં લેવાતા M50 ગ્રેડના કોંક્રિટનો ઉપયોગ કર્યો છે અને તેથી અમે આ ચોક્કસ ગ્રેડ અને સ્ટ્રેસ માટે 1 મીટર લાંબા નમૂના પર પસંદ લાગુ કરી છે ચાલો હવે આપણે આ પરીક્ષણ પદ્ધતિની મહત્તા અને ઉપયોગ જોઈએ અમે પ્રિસ્ટ્રેસિંગ સ્ટ્રાન્ડનો ઉપયોગ કરીએ છીએ પૂર્વ તણાવયુક્ત કોંક્રિટ સિસ્ટમ્સ અને પોસ્ટ ટેન્શન કોંક્રિટ સિસ્ટમ્સ તેથી ખાસ કરીને પ્રીટેશન કોંક્રિટ સિસ્ટમો બોન્ડ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ સ્ટ્રાન્ડ ને બોન્ડ દ્વારા સ્ટ્રેન્ડથી કોંક્રિટ સુધીના સ્ટ્રેનમાં તણાવ સ્થાનાંતરિત કરાશે અને ઉત્પાદન પ્રક્રિયા કરી રહ્યા છે અને આ ઉદ્યોગથી ઉત્પાદન સાઇટ પર સંભાળવું સ્ટ્રાન્ડની સપાટી આ ફેરફાર કરી શકે છે જે બોન્ડને પણ પ્રભાવિત કરશે જેમ કે હું આ કારણોને લીધે તે આપણને જણાવે છે તેની ખાતરી કરવા માટે કે આજુબાજુના કોંક્રિટ સાથેના જોડાણ માટેના સ્ટ્રાન્ડ સારી સ્થિતિમાં છે તો ચાલો હું આ પદ્ધતિના ઉપયોગનો મહત્વ સમજાવું તેથી આપણે વહેલી તકે પ્રિસ્ટ્રેસિંગ સેરનો ઉપયોગ કરીએ છીએ પ્રિટેન્શન કોંક્રિટ એપ્લિકેશન્સમાં તેમજ પોસ્ટ ટેન્શન કોંક્રિટ એપ્લિકેશનમાં ખાસ કરીને પ્રીટેશન કોંક્રિટ સિસ્ટમમાં સ્ટ્રાન્ડ આ બોન્ડ દ્વારા આ સ્ટ્રેસને આસપાસના કોંક્રિટ સ્થાનાંતરિત કરવાની અપેક્ષા રાખે છે જો કે ઉત્પાદન પ્રક્રિયાઓ દ્વારા સ્ટ્રાન્ડની બોન્ડ ક્ષમતાને પ્રભાવિત કરી શકાય છે તેથી અનુગામી નિયંત્રણ અને સંગ્રહની સ્થિતિ તે મહત્વપૂર્ણ છે તેની ખાતરી કરવા માટે ક્વોલિફાઇંગ ટેસ્ટ તરીકે સ્ટ્રાન્ડ અને કોંક્રિટ વચ્ચેના બોન્ડનું માળખાકીય મૂલ્યાંકનની કામગીરી કરવી તો આ બધું આ પરીક્ષણ વિશે છે તો ચાલો હું આ પરીક્ષણ માટે નમૂનાની તૈયારી સમજાવું અમે પ્રાપ્ત સ્થિતિ તરીકે સ્ટ્રાન્ડના નમૂના લીધા છે અને અમે 50 મીમી લાંબી પીવીસી મૂકી છે આ સ્ટ્રાન્ડ અને કોંક્રિટ વચ્ચેના સંપર્કને રોકવા માટે બોન્ડ બ્રેકર તરીકે જીવંત અંતમાં પાઇપ જે પુલ આઉટ ટેસ્ટ દરમિયાન તણાવની સાંદ્રતા ઘટાડવામાં મદદ કરશે પછી તાણ આવશે સામાન્ય રીતે આવશ્યક પ્રારંભિક પૂર્વ તાણ સાથે હાઇડ્રોલિક જેકનો ઉપયોગ કરીને સ્ટ્રાન્ડ પર લાગુ કરો તે તેની સ્ટ્રેન્ડની અંતિમ તાણ શક્તિની 70 થી 80 ટકા હશે એકવાર સ્ટ્રાન્ડ છે તમે ઘાટ પર તૈયાર કોંક્રિટ રેડવાની પર ભાર મૂક્યો પછી 24 કલાક પછી તેનો નમૂનો છે ડી મોલ્ડ અને તેની ડિઝાઇન તાકાત પ્રાપ્ત કરવાની મંજૂરી એકવાર કોંક્રિટ આવી ગયા પછી સ્ટ્રેન્ડથી કોંક્રિટમાં તાણ સ્થાનાંતરિત કરવામાં આવશે પરિવહન સ્ટ્રેન લેવા માટે પૂરતી શક્તિ આપે છે લાક્ષણિક રીતે જ્યારે કોંક્રિટ તેના 60 લક્ષ્ય શક્તિ પ્રાપ્ત કરે છે સ્ટ્રેન સ્થાનાંતરિત કરવામાં આવશે એકવાર સ્ટ્રેન સ્થાનાંતરિત થઈ જાય તે પછીનો નમૂનો હશે અંતે કાપી નાખો અને 28 દિવસ માટે ઇલાજ માટે મંજૂરી મળે અને પછી તમે બોન્ડ પરીક્ષણ માટે નમૂના લેશો ચાલો હું આ પરીક્ષણ માટે અહીં આવેલ બોન્ડ ટેસ્ટ સેટઅપને સમજાવું અહીં તમે 1 5 મીટર લાંબી ફ્રેમ રાખો જે ખાસ કરીને ડિઝાઇન કરેલ છે અને તે પ્રીટેન્શન સ્ટ્રેન્ડ ના બોન્ડ પરીક્ષણ માટે આઇઆઇટી મદ્રાસ માં બનાવી છે અમે એમટીએસ મશીન પર યુનિવર્સલ ટેસ્ટિંગ માટે આ પુલ આઉટ ફ્રેમ માઉન્ટ કરી છે તેથી અમે ઉપરના ક્રોસ હેડ પર ખેંચવાનો ફ્રેમનો ટોચનો ભાગ પકડ્યો છે અને તે અટકી રહેલી સળાનો ઉપયોગ કરીને અહીં પકડવામાં આવે છે અને સળિયાના અંતે અમે સ્વીવેલ આપી દીધું છે એ ગોઠવણીનો પ્રકાર જે પરીક્ષણ દરમિયાન ફ્રેમને ફેરવવા માટે સક્ષમ કરશે જો ત્યાં કોઈ હોય તે ટોરસન મુક્ત કરવા માટે મદદ કરે છે પછી આપણે અહીં પુલ આઉટ સેમ્પલ માઉન્ટ કરીશું તેથી હવે અમે આ સેમ્પલ ફ્રેમ પર મૂકવા જઈ રહ્યા છીએ આપણી પાસે આ છેડે 350 મીમીનો ખુલ્લો સ્ટ્રેન્ડ છે અને બીજો છેડા પર 150 મીમીનો એક્સપ્રેસ સ્ટ્રાન્ડ અહીં છે તેથી આ છેડાને અંતે મૂકવામાં આવશે અને તે પકડાશે અને તે ટોચ પર જ મુકવામાં આવશે અને અમારી પાસે બે એલવીડીટી છે જે નીચેના એક છેડે મૂકવામાં આવશે ટોચ પર સ્ટ્રાન્ડના મુક્ત અંત પર સ્ટ્રાન્ડ અથવા જીવંત અંતનો બીજો એક કોંક્રિટના સંદર્ભમાં આ ભાગ સ્ટ્રાન્ડ અને આ એલવીડીટીનો ઉપયોગ એલવીડીટીનો ઉપયોગ કરીને કરવામાં આવશે હવે અમે ફ્રેમ પર પુલ આઉટ પરીક્ષણના નમૂનાને ઠીક કર્યા છે અને એક LVDT નો લોડ અંતપર મુકેલો છે તેને જીવંત અંત કહેવામાં આવે છે જ્યાં લોડ લાગુ કરવામાં આવશે અને ટોચ પર બીજો એલવીડીટી અને સેમ્પલ ના ખુલ્લા છેડાને પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગ કરીને કોઈપણ ક્રેક વિકસિત ન થાય તે રીતે મૂકવામાં આવે છે અને નમુનાઓને પુલ આઉટ ટેસ્ટ દરમિયાન વ્હાઇટવોશ કરવામાં આવે છે ચાલો હવે પરીક્ષણ પર આગળ વધીએ તેથી અમે LVDT બે LVDTs અને પરીક્ષણ મશીનનાં લોડ સેલને કનેક્ટ કર્યું છે બાહ્ય ડેટા લોગર સિસ્ટમ પર પરીક્ષણ મશીનનો કાર્યકર્તા જે ડેટા પરીક્ષણ દરમિયાન રેકોર્ડ થશે તેથી એકવાર તે સેટઅપ થઈ ગયા પછી અમારી પાસે પુલ આઉટ ચલાવવા માટે કસ્ટમાઇઝ્ડ પરીક્ષણ પ્રોગ્રામ છે પ્રેસ્ટ્રેસ્સિંગ સેર માટે પરીક્ષણ કરો તેથી આ પરીક્ષણ પ્રોગ્રામ માટેની પ્રક્રિયા છે અને પહેલાં પરીક્ષણ શરૂ કરતા પેહલા એ સુનિશ્ચિત કરો કે એલવીડીટીએસની સ્થિતિ શૂન્ય પર છે તે બનાવવા માટે વાંચનને સરભર કરતું નથી તેથી આ સ્ટ્રેન્ડ પ્રોસેસિંગ માટેના પરીક્ષણોને ખેંચીને કરવા માટે કસ્ટમાઇઝ કરેલ પરીક્ષણ પ્રોગ્રામ છે તેથી આ પ્રોગ્રામ ક્લોઝ લૂપ પરીક્ષણ પર આધારિત છે જ્યાં લોડ 2 5 મીમી પ્રતિ મિનિટના દરે લાગુ કરવામાં આવશે હવે અમે પરીક્ષણ શરૂ કર્યું છે પરીક્ષણ ચાલી રહી છે તેથી અહીં તમે લોડ વિરુદ્ધ વિસ્થાપન જોઈ શકો છો હવે પુલ આઉટ ટેસ્ટ પુરો થઈ ગયો છે આપણે તળિયે સ્ટ્રાન્ડ ફાટી નીકળ્યો છે કારણ કે જ્યારે આપણે આ 1 મીટર લાંબા નમુનાને ચકાસીએ છીએ ત્યારે સ્લીપનો લોડ પ્રતિકારમાં પણ વધારો થશે તેથી સેમ્પલ વધુ ભારનો અનુભવ કરશે અને તે તેની અંતિમ તાકાત લગભગ 35 થી 40 KN સુધી પહોંચે છે તેથી એકવાર તે તેની અંતિમ સ્ટ્રેન્થ સુધી પહોંચશે ત્યારે આપણે આવા સ્ટ્રેન્ડના ભંગાણની નિષ્ફળતા ને અવલોકન કરીશું તે નિષ્ફળ થાય તે પહેલાં અમે લગભગ 8 થી 10 મીમી સ્લિપનું અવલોકન કર્યું છે તેથી હવે આ પ્રદેશ એ જીવંત અંત છે જ્યાં અમે લોડ લાગુ કર્યો છે અને અહીં તમે સ્ટ્રાન્ડમાં ભંગાણ જોઈ શકો છો જ્યારે સ્ટ્રાન્ડ મહત્તમ ક્ષમતાએ પહોંચી જાય ત્યારે તે તૂટી ગઈ છે અને આ દરમિયાન પરીક્ષણના આ ક્ષેત્રમાં કોંક્રિટ પિલાણ અથવા ટૂંકાવીને જોયું છે જ્યાં અમે લોડ લાગુ કર્યું છે અને અહીં આ પ્રદેશમાં તમે કોંક્રિટ ક્રશિંગ અને સ્લિપની થોડી માત્રા પણ જોઈ શકો છો તમે પીવીસી પાઇપની અંદર બોન્ડ તોડનાર પણ જોઈ શકો છો અને અહીં અમે લગભગ 8 થી 10 મીમીનું નિરીક્ષણ કર્યું છે જેથી તમે પરીક્ષણ માટે નમુના મૂકતા પહેલા માર્કર લાકડી જોઈ શકો અને પરીક્ષણ પછી તમે લગભગ 8 થી 10 મીમી જોઇ શકો છો તે પછી લગભગ 1 સે સુધી સેમ્પલ માથી બહાર ખેંચો આ પરીક્ષણ પદ્ધતિથી આપણે કોંક્રીટમાં રહેલા પ્રીસ્ટ્રેસિંગ સ્ટ્રેન્ડ માટે લોડ વિરુધ્ધ સ્લિપ વર્તણૂક નો ગ્રાફ પ્રાપ્ત કરીશું તેના આધારે આપણે બોન્ડ સ્ટ્રેસ વિરુધ્ધ સ્લિપ વર્તણૂક મેળવીશું બોન્ડ સ્ટ્રેસ ની ગણતરી માટે આપણે લોડ ને સ્ટ્રેન્ડના અંદરના ભાગના એરિયાથી વિભાજીત કરીને મેળવી શકાય છે લાક્ષણિક રીતે બોન્ડ સ્ટ્રેન્થને 2 5 મીમી સ્લિપ પર અનુરૂપ બોન્ડ સ્ટ્રેસ તરીકે ગણવામાં આવે છે એ અ 1081 દ્વારા સૂચવેલા સેમ્પલનું અંત આ ઉપરાંત સંશોધન દ્વારા બોન્ડ્સના તાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે પીક અથવા પીક બોન્ડ સ્ટ્રેસ વેલ્યુ પરની કિંમત પ્રીસ્ટ્રેસિંગની બોન્ડ સ્ટ્રેન્થ તરીકે કોંક્રિટ માં સ્ટ્રાન્ડ લેવામાં આવશે તે બધું જ કોંક્રિટમાં પ્રીસ્ટ્રેસિંગ સ્ટ્રેન્ડના બોન્ડ લાક્ષણિકતા વિશે છે આ કસોટીની પદ્ધતિથી આપણે શીખ્યા છીએ કે કોંક્રિટમાં પ્રીસ્ટ્રેસિંગ સ્ટ્રેન્ડ માટે બોન્ડ સ્ટ્રેસ સ્લિપ વર્તણૂક કેવી રીતે મેળવવી અને તેની બોન્ડ તાકાત નક્કી કરવી